ચાલો હવે હું તમને ઓક્ટેવ સ્ક્રિપ્ટ ફાઇલનું વર્ણન કરું કે જેનો ઉપયોગ અમે કોલબ્રુક વ્હાઇટ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને ઘર્ષણ પેટર્ન મેળવવા માટે કરીશું તેથી અહીં સ્ક્રીન પર મારી પાસે સ્ક્રિપ્ટ ફાઇલ કોલેબ્રોક m છે તે ઓક્ટેવમાં ચલાવવાની એક m ફાઇલ છે તમે કદાચ સુસંગતતા માટે થોડો ફેરફાર કરીને પણ MATLAB પર ચલાવી શકો છો મેં તેને MATLAB પર ચલાવવાનો પ્રયાસ કર્યો નથી હું આને એક સ્રોત તરીકે પ્રદાન કરીશ તમે તેનો પ્રયોગ કરી શકો છો અને પછી એ જોવાનો પ્રયાસ કરો કે તમે MATLAB અને ઓક્ટેવમાં ચલાવી શકો કે નહીં તેથી હું ફંકશન ફાઇલ ફંક્શન આઉટપુટ f લખી રહ્યો છું જે એક ઘર્ષણ પરિબળ છે હું ફંક્શન નામ કોલબ્રુક તરીકે બોલાવી રહ્યો છું હું આ જ ફાઇલ નામ કોલબ્રુક mનો ઉપયોગ કરીશ અને હું બે ઇનપુટ્સ R રેનોલ્ડ્સ નંબર ed પ્રદાન કરું છું ed એ અન્ય ઇનપુટ છે જે રફનેસ રેશિયો છે ed ખરેખર e ભાગ્યા d છે d દ્વારા આપણે કોલબ્રૂક સમીકરણમાં ઉપયોગમાં લીધા છે ઠીક છે તે પછીની ટિપ્પણીઓ પછી ચાલો અહીં આવીએ ત્યાં સંખ્યાબંધ ઇનપુટ દલીલો તપાસો અને ચાલો હવે આપણે મુખ્ય પ્રોગ્રામ કરીએ તેથી મુખ્ય પ્રોગ્રામ ખરેખર તો if લૂપમાં થાય છે તેથી ત્યાં એક એવી સ્થિતિ છે જ્યાં ફલો તપાસવામાં આવે છે તેથી રેનોલ્ડ્સ સંખ્યા હકારાત્મક હોવી જોઈએ અને અથવા 2000 કરતા ઓછી હોવી જોઈએ તેથી 0 અને 2000 ની વચ્ચે આપણે જોયું છે કે ફલો લેમિનર છે અને વપરાયેલું સમીકરણ f 64 રેનોલ્ડ્સ નંબર છે તેથી આ ઘર્ષણ પરિબળ આપશે જો ફલો લેમિનર હોય બાકી જો રેનોલ્ડ્સની કિંમત 4000 કરતા વધારે હોય અને અમે કહીએ કે ફલો ટર્બુલન્ટ છે તો આપણે કોલબ્રુક સમીકરણનો ઉપયોગ કરીશું તેથી હું આ ઓળખાણ A નો ઉપયોગ કરી રહ્યો છું જે ε d 3 7 ની બરાબર છે આ તે છે જે આપણે આપણા પુનરાવર્તિત સંબંધોમાં વપરાય છે 51 રેનોલ્ડ્સ નંબર છે હવે xk નું પ્રારંભિક મૂલ્ય હું xk કરવા જઇ રહ્યો છું તે પહેલાની ચર્ચા મુજબ હું તેને 1√0 1 તરીકે સેટ કરીશ અને એક વેરીએબલ ડેલ્ટા વાપરીશ અને તેનો xk સેટ કરીશ પાછળથી લૂપની અંદર પહેલા વર્તમાન અને ભવિષ્ય વચ્ચે હું ઉપયોગ કરીશ ચાલો હવે થોડીક લૂપ દાખલ કરીએ જ્યારે આ ડેલ્ટા હાલના અંદાજ અને પાછલા અંદાજ વચ્ચેનો તફાવત 0 0001 કરતા વધારે છે તે એક નાનું મૂલ્ય છે કારણ કે મૂળ શોધવા માટે પુનરાવર્તિત સમીકરણ એકીકૃત થવું જોઈએ અને જેમ કે તે રૂપાંતરિત થાય છે અને 0 0001 કરતા ઓછા મૂલ્ય પર જાય છે તેને લૂપમાંથી બહાર આવવા દો તેથી જ્યારે ડેલ્ટા ખૂબ વધારે છે ત્યારે આ બધી કામગીરી કરો તેથી xkk એ છે જે હું xk 1 માટે વાપરી રહ્યો છું જે કોલબ્રુક સમીકરણ પુનરાવર્તિત સમીકરણ જેટલું છે જે આપણે મેળવ્યું છે પછી ડેલ્ટા એ xk 1 xk છે તે મૂળભૂત રીતે Δx છે અને હું નવા મૂલ્ય પર xk ગોઠવી રહ્યો છું xk 1 નો અંદાજ ગમે તેવો નવો અંદાજ લૂપ ચાલુ રાખી શકે અને એકવાર ડેલ્ટા આ મૂલ્ય કરતા ઓછા આવે પછી આવે જ્યારે અંત અને ઘર્ષણ પરિબળ 1 xk2 છે આ ઘર્ષણ પરિબળ છે તેથી ટર્બુલન્ટ ફલો માટે અમે આ કોલબ્રુક પુનરાવર્તિત સંબંધને લાગુ કરીએ છીએ બાકી અન્ય અર્થ જો રેનોલ્ડ્સ નંબર 2000 અને 4000 ની વચ્ચે હોય તો શું થાય છે તેથી તે બીજી સ્થિતિમાં આવશે તેથી અહીં તે ખરેખર લેમિનરથી ટર્બુલન્ટ વચ્ચેનું સંક્રમણ છે લેમિનરથી ટર્બુલન્ટછે તેથી ત્યાં કોઈ સારી રીતે નિર્ધારિત સંબંધ નથી મેં જે કર્યું છે તે f લેમિનેર છે R 64 અને f ટર્બુલન્ટ છે મેં આ સમીકરણનું પુનરાવર્તન કર્યું છે અહીં સેટ કર્યું છે જ્યાં ફંકશનમાં આપણે પસાર કરી દીધી છે ત્યાં રેનોલ્ડ્સ નંબરની કિંમત જ્યાં પણ મૂલ્યાંકન કરવામાં આવે છે અને હું મહત્તમ મૂલ્ય લઈ રહ્યો છું ઘર્ષણ પરિબળનું મહત્તમ મૂલ્ય તમને સૌથી ખરાબ કેસ hf સૌથી ખરાબ કેસ ફ્રીક્સન લોસ કોમ્પોનન્ટ આપશે જેથી અમે સલામત હોઈએ અને અમે ડિઝાઇન કરી રહ્યા છીએ તેથી તે એક કોનઝરવેટીવ મૂલ્ય હશે તેથી હું લેમિનર સમીકરણનો ઉપયોગ કરીને f ની ગણતરી કરી રહ્યો છું કોલબ્રૂક ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને ટર્બુલન્ટ સમીકરણનો ઉપયોગ કરીને f ની ગણતરી કરી રહ્યો છું અને પછી સંક્રમણ ક્ષેત્ર માટે ઘર્ષણ પરિબળના કોનઝરવેટીવ મૂલ્ય તરીકે લેવા આ બંને વચ્ચે મહત્તમ મૂલ્ય લઈશ તેથી આ તે કાર્ય છે જેનો ઉપયોગ આપણે ઘર્ષણ પરિબળને શોધવા માટે કરીશું હવે ઉદાહરણ તરીકે ચાલો આપણે ઓક્ટેવમાં જઈએ અને પછી આ કોલબ્રુક ફંક્શનને કહીએ તો તમે તેને કેવી રીતે બોલાવશો તો ચાલો આપણે કહી શકીએ કે હું ઘર્ષણ પરિબળ કોલબ્રૂકને જાણવા માંગુ છું અને ચાલો હું રેનોલ્ડ્સ નંબર આપું અને તમે જુઓ આપણે રેનોલ્ડ્સ નંબર અને ed આપવાનું છે eભાગ્યા d છે તો ચાલો 5000 ની સંખ્યામાં રેનોલ્ડ્સ કરીએ અને ચાલો કહીએ કે ઇ ડી રફનેસ રેશિયો 0 તેથી આ તમને 0 038495 નો ઘર્ષણ પરિબળ આપશે તે જ વસ્તુ જો તમે પાઈપો માટે પીવીસીનો ઉપયોગ કર્યો હોત જો તમે પાઈપો માટે પીવીસીનો ઉપયોગ કર્યો હોત તો રફનેસ રેશિયો 0 હશે અને તે જ રેનોલ્ડ્સ 5000 ની સંખ્યા માટે તમને ઘર્ષણ પરિબળ 0 037 મળશે થોડો ઓછો મળશે તેથી રેનોલ્ડ્સ નંબરના આપેલા મૂલ્ય માટે ઘર્ષણ પરિબળને શોધવા માટે હવે કોલબ્રૂક ફંક્શનનો ઉપયોગ કરી શકાય છે અમે આ પોતાનો મૂડી ચાર્ટ બનાવવા માટે આ કોલબ્રુક ફંકશનનો ઉપયોગ પણ કરી શકીએ છીએ તેમ છતાં આપણે ડિઝાઇન માટે મૂર્ડી ચાર્ટનો ઉપયોગ કરી શકીશું નહીં આપેલ રેનોલ્ડ્સ નંબર અને ε ભાગ્યા d રફનેસ રેશિયો માટે ઘર્ષણ પરિબળ આપવા માટે અમે આ કોલબ્રુક ફંક્શનનો સીધો ઉપયોગ કરીશું તે તમને મૂડ ચાર્ટને ફક્ત વ્યાયામના હેતુ માટે જ નહીં પરંતુ ત્યાંના મૂડ્ડ ચાર્ટ સાથેના સાહિત્યમાં તપાસ કરવા માટે અને કોલેબ્રુક ફંકશનને યોગ્ય છે કે નહીં તે માન્યતા આપશે તેથી મેં અહીં ઓક્ટેવમાં એક ખૂબ જ નાની સ્ક્રિપ્ટ ફાઇલ તૈયાર કરી છે ફાઇલ જે કોલેબ્રોક વ્હાઇટ ફોર્મ્યુલાના આધારે ઘર્ષણ પરિબળના અનુમાન માટે મૂડી ચાર્ટની ગણતરી કરે છે અને તેને પ્લોટ કરે છે તેથી હું શું કરીશ એક્સ અક્ષ હું રેનોલ્ડ્સ નંબર તરીકે વ્યાખ્યાયિત કરું છું હું રેનોલ્ડ્સ નંબર વેલ્યુ સાથે એક્સ અક્ષને 101 થી 107 સુધી લગાવી રહ્યો છું અને લોગ સ્પેસનો ઉપયોગ કરીને 103 થી 107 સુધી લોગ અંતરવાળા પોઇન્ટ્સ કે જે રેનોલ્ડ્સ છે નંબર તે હવે વેક્ટર છે અને રફનેસ ફેક્ટરછે મેં હમણાં જ કેટલાક પસંદીદા મુદ્દા આપ્યા છે પોઇન્ટ કે હું સાહિત્યમાં અમુક ચોક્કસ રફનેસ રેશિયો હતો જેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેથી મેં સમાન રફનેસ રેશિયો મૂલ્યોનો ઉપયોગ કર્યો છે જેથી હું કરી શકું આ મૂડી ચાર્ટમાંથી મને મળેલા આલેખની તુલના સાહિત્યના મૂડ્ડ ચાર્ટ સાથે કરો અને પછી હું રફનેસ રેશિયો વધારવા માટે લૂપ માટે બીજો રેનોલ્ડ્સ નંબર વેક્ટર વધારવા માટે લૂપ માટે અને બીજા પછી લૂપની અંદર તમે કોલબ્રુકને કોલ કરો આપેલ રફનેસ ગુણોત્તર માટે દર વખતે અપડેટ થયેલ રેનોલ્ડ્સ નંબરની કિંમત સાથે અને પછી તમને આઉટપુટ મળશે જ્યાં એફ વેક્ટર વેક્ટર મેટ્રિક્સ છે તમારી પાસે રફનેસ રેશિયોના દરેક મૂલ્ય માટે એક રો હશે અને પછી પ્લોટ દોરો તેથી પ્લોટ લોગલોગ છે સામાન્ય રીતે તમે મૂડી ચાર્ટમાં જોશો જેની મેં અગાઉ ચર્ચા કરી હતી બંને એક્સ અક્ષ અને વાય અક્ષ બંને લોગથી સ્કેલ કરેલા છે તેથી તે એક્સ અક્ષોની છંદો પર રેનોલ્ડ્સ નંબરનો લોગલોગ ગ્રાફ છે જે વાય અક્ષ પરના ઘર્ષણ પરિબળ છે તમને પરિમાણ તરીકે ચલ તરીકે રફનેસ રેશિયોના આધારે કર્વ્સનો પરિવાર મળશે તેથી આ તે સ્ક્રિપ્ટ છે જેનો ઉપયોગ તમે મૂડ ચાર્ટ મેળવવા માટે કરશો અમે તેને એક્ઝેક્યુટ કરી શકીએ છીએ અને પછી ફક્ત જુઓ તો ચાલો હું મૂડી ચાર્ટ લખો તેથી તમે જુઓ છો કે મૂડી ચાર્ટ આ કંઈક છે અને આ મૂડ ચાર્ટ છે જે મેં તમને બતાવ્યું અને તમારી સાથે ચર્ચા કરી આ વાય અક્ષ એક ઘર્ષણ પરિબળ છે એક્સ અક્ષ એ રેનોલ્ડ્સ સંખ્યા છે જેનો પ્રારંભ 1000 થી 107 રેનોલ્ડ્સ ઘર્ષણ પરિબળ બિંદુ 0 01 થી 0 1 છે હવે તમારી પાસે આ કર્વ્સનું કુટુંબ અહીં છે પરિમાણ એ રફનેસ રેશિયો છે આ 0 0001 પર છે જે આ 0 04 જેવું છે હું ગૂગલ પર ગયો અને પછી મૂડી ચાર્ટ જોવા માટે અહીં આ વિશેષ સાઇટ પર ગયો જુઓ કે અહીં મૂડ ચાર્ટ આપવામાં આવ્યો છે અને રફનેસ રેશિયોના સમાન મૂલ્યો માટે જે મેં ઓક્ટેવ સ્ક્રિપ્ટમાં પસંદ કર્યું છે તમે ખરેખર તેને ઓક્ટેવ સ્ક્રિપ્ટનો ઉપયોગ કરીને પેદા કરેલા મૂડી ચાર્ટ સાથે સરખાવી શકો છો બંને સમાન છે હકીકતમાં વિવિધ રફનેસ ઇન્ડેક્સ માટે મૂલ્યો પણ બરાબર સમાન હોય છે તેથી આ ખરેખર ચકાસે છે તમે આ લેમિનેર ભાગ જુઓ છો આ લેમિનર ભાગ છે એક જ લાઇન ત્યાં જઇ રહ્યો છે અને ટર્બુલન્ટ ભાગ અહીંથી શરૂ થાય છે આ ટર્બુલન્ટ ભાગ છે અને જો તમે દરેક રફનેસ ઇન્ડેક્સની તપાસ પાર કરશો તો મૂલ્યો સાહિત્યમાં આપેલી સમાન હશે તેથી અમારા કોલબ્રૂક્સ પુનરાવર્તિત અલ્ગોરિધમનો ખરેખર આ દ્વારા માન્ય છે અને તમે હવે તેનો ઉપયોગ તમારી પંમ્પિંગ સિસ્ટમની ડિઝાઇન માટે કરી શકો છો હાઇડ્રોલિક પાવર પરની ચર્ચા દરમિયાન અમે ઘણા પરિમાણો અને ઘણા ચલો વિશે વાત કરી છે ચાલો હાઇડ્રોલિક પાવર અને હાઇડ્રોલિક એનર્જીની ગણતરી પર હવે સારાંશ લઈએ તેથી ચાલો પગલાઓનો સારાંશ આપીએ પ્રથમ સ્પષ્ટીકરણો આપણે પરિમાણો સ્પષ્ટ કરવાની જરૂર છે ચાલો હું આના પર પાછો આવીશ પછી હું બધા પગલાંને સૂચિબદ્ધ કરું છું અને જુઓ કે તે પરિમાણો કયા છે જેને આપણે સ્પષ્ટ કરવાની જરૂર છે આગળ આપણે Q dot અથવા dQdt નીગણતરી કરીએ છીએ જે ડિસ્ચાર્જ સમય દ્વારા ડિસ્ચાર્જ વોલ્યુમ છે આ બંને ડિઝાઇનની વિશિષ્ટતા છે જે વપરાશકર્તાની આવશ્યકતા દ્વારા આપવામાં આવે છે આ દર સેકન્ડ મીટર ક્યુબમાં છે પછી અમે પ્રવાહીના વેગની ગણતરી કરીએ છીએ ડીસ્ચાર્જ સમય અને ડિસ્ચાર્જ વોલ્યુમ અને પાઇપ પરિમાણને જાણીને ખાસ કરીને ક્રોસ સેક્શન ક્ષેત્ર ક્યૂ ડોટ ભાગ્યા A તમને મીટર પ્રતિ સેકંડ આપશે પાઇપની અંદર પ્રવાહીની ગતિ આપશે ચોથું udυ દ્વારા આપવામાં આવેલ રેનોલ્ડ્સ નંબરની ગણતરી કરો જે કાઇનેટિક વિસ્કોસીટી છે પાંચમું રફનેસ ગુણોત્તરની ગણતરી કરો જે ε પાઇપના આંતરિક વ્યાસ દ્વારા આપવામાં આવે છે ε અહીં સપાટીની ઊંચાઇ છે તેથી આ અભિવ્યક્તિ આ મીમી અને આ પણ મીમીમાં છે છઠ્ઠું ઘર્ષણ પરિબળ શોધીએ અમે કોલબ્રુક વ્હાઇટ ફોર્મ્યુલા જોયું છે અમે તે ફંક્શન અથવા મૂડીઝ ચાર્ટનો ઉપયોગ કરીશું અને પછી ઘર્ષણ પરિબળ મેળવવા માટે રેનોલ્ડ્સ નંબર અને રફનેસ રેશિયોનો ઉપયોગ કરીશું સાત ઘર્ષણના નુકસાનની હેડ સમાન ગણતરી માટે ઘર્ષણ પરિબળનો ઉપયોગ કરો તેથી f × Ld × u22g આ મીટરમાં વ્યક્ત થાય છે તમે આ મૂલ્ય છે જે પ્રવાહી વેગ છે જી ગુરુત્વાકર્ષણ છે ડી પાઇપનો આંતરિક વ્યાસ છે એલ એ પાઇપની કુલ લંબાઈ છે f એ ઘર્ષણ પરિબળ છે જે 0 6 થી મળ્યું છે ચાલો હું આને ઉપર ખસેડીશ હવે પોઇન્ટ 8 કુલ ડાયનામિક હેડ h શું છે ટોટલ ડાયનામિક હેડ છે સક્શન હેડ પ્લસ ડિસ્ચાર્જ હેડ પ્લસ hf છે ફ્રીક્સન લોસ કોમ્પોનન્ટ જેની ગણતરી અહીં ડાર્સી વીઝબાચ સૂત્ર દ્વારા કરવામાં આવે છે તે પછી તમે હાઇડ્રોલિક પાવરની ગણતરી કરો છો વીજળીની આવશ્યકતા શું છે અને આ ρ q ગુણ્યા gh ρ એ 1000 kgm g એ 9 81 ગુણ્યા Q ગુણ્યા h હોવાનું બહાર આવ્યું છે હાઇડ્રોલિક એનર્જી 1000 × 9 81 × Qh જ્યુલ્સમાં વ્યક્ત થાય છે તેથી અહીં Q એ મી3 સેકંડમાં વ્યક્ત થાય છે તેથી આ સંપૂર્ણ પગલાં છે કોઈપણ હાઇડ્રોલિક વોટર પંપીંગ ગણતરી માટે શક્તિ અને શક્તિ શોધવા માટે આ 10 પોઇન્ટ પગલું છે હવે સ્પષ્ટીકરણ શું છે ચાલો આપણે જોઈએ કે પરિમાણો કયા છે જે તમારે સ્પષ્ટ કરવાની જરૂર છે તેથી પ્રથમ તમારે ડિસ્ચાર્જ વોલ્યુમ સ્પષ્ટ કરવાની જરૂર છે તમે એક દિવસમાં અથવા એક કલાકમાં ઓવર હેડ ટેન્ક સુધી કેટલું પાણી ઉંચકવા માંગો છો આ વસ્તુઓ જેને તમારે સ્પષ્ટ કરવાની જરૂર છે મીટર ક્યુબમાં ડિસ્ચાર્જ વોલ્યુમ Δt સેકન્ડોમાં ડીસ્ચાર્જ ટાઈમ છે ડી એ વ્યાસ છે પાઇપનો આંતરિક વ્યાસ મીટરમાં છે Aએ π 4 d2 નો ક્રોસ સેક્શન ક્ષેત્રફળ ગણાય છે પાઇપ ઓર્થોગોનલ અને ફલોની દિશામાં છે અને આ મીટર સ્ક્વેર છે એલ પાઇપની કુલ લંબાઈ છે બંને ઊભી અને આડી છે કારણ કે ફિક્સન લોસને મીટરમાં પાઇપની કુલ લંબાઈની જરૂર હોય છે v એ કાઇનેટિક વિસ્કોસીટી છે અમે જોયું કે પાણી માટે તે સેકન્ડમાં 0 5ગુણ્યા 10 6 મીટર સ્ક્વેર છે એ સપાટીની પટ્ટોની ઊંચાઇ છે મીમીમાં વ્યક્ત થાય છે hs એ મીટરમાં સકસન હેડ છે એચડી એ મીટરમાં ડીસ્ચાર્જ હેડ છે તેથી આ બધા મુદ્દાઓ આ બધા પરિમાણોનો ઉલ્લેખ કરવો પડશે તેથી તમે તેમને સ્પષ્ટ કરો અને આપમેળે દરેક સમીકરણ અનુસરશે તમે ખરેખર તેને ઓક્ટેવ અથવા MATLAB ની સ્ક્રિપ્ટ ફાઇલમાં મૂકી શકો છો અને પછી એપ્લિકેશનને પંમ્પિંગ આપેલા પાણી માટે હાઇડ્રોલિક પાવર અને હાઇડ્રોલિક ઊર્જા આવશ્યકતાની ગણતરી માટે ડિઝાઇન ફાઇલ તરીકે તેનો ઉપયોગ કરી શકો છો